બાઉન્ડ્રી પર તરંગોનું પરાવર્તન II ડાયઈલેક્ટ્રીક સપાટી પરથી પરાવર્તિત થતા વિદ્યુતચુંબકીય તરંગો પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે જોયું કે જ્યારે યાંત્રિક તરંગ તાર પર આવીને એક માધ્યમથી બીજા તરફ જાય છે બીજા માધ્યમમાં અન્ય તાર હોય છે તો ત્યાં એક બાઉન્ડ્રી છે ત્યાં પરાવર્તન છે તેવી જ રીતે આપણે હવે એ જોઈશું કે જ્યારે વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમથી બીજા માધ્યમની સપાટી પર પડે છે ત્યારે ત્યાં પરાવર્તન થાય છે આપણે શરૂઆત થી જ ધારીશું કે ત્યાં એક પરાવર્તિત તરંગ છે એક ઇન્સિડેન્ટ તરંગ છે અને ત્યાં એક ટ્રાન્સમીટેડ તરંગ છે એક માધ્યમની એક બાજુએ પરમિટિવિટી 1 છે બીજી બાજુ પરમિટિવિટી 2 છે અને ચાલો આપણે તેમને બિન ચુંબકીય તરીકે લઈએ જેથી જ્યારે તરંગ ડાબી બાજુથી આવે ત્યારે ત્યાં પરમિટિવિટી 0 સમાન જ હોય ચાલો તેના E ક્ષેત્ર ને લાલ તીર દ્વારા બતાવીએ અને કારણકે EB મને પ્રસારની દિશા આપશે B ક્ષેત્ર હું તમને લીલા રંગ દ્વારા બતાવવા જઈ રહ્યો છું આ B ક્ષેત્ર છે અને આ E ક્ષેત્ર છે બીજા તરફ જ્યારે તે પરાવર્તિત થાય છે માની લો કે હું E ને આવનારી તરંગની સમાન દિશામાં લઉં પછી EB એ મને પ્રસારની દિશા આપશે અને તેથી હવે પરાવર્તિત B ક્ષેત્ર બીજી દિશામાં હોઈ શકે છે તેથી આ BR B રિફ્લેક્ટેડ છે ચાલો આ પહેલાને BI B ઇન્સિડેન્ટ કહીએ આ EI E ઇન્સિડેન્ટ છે અને આ ER E રિફ્લેક્ટેડ છે તે જ સમયે ટ્રાન્સમીટેડ તરંગમાં ET E ટ્રાન્સમીટેડ હશે અને તે ઇન્સિડેન્ટ તરંગની દિશામાં જ હશે અને અહીં BT B ટ્રાન્સમીટેડ BI ની દિશામાં જ છે તેથી આપણે બાઉન્ડ્રી પર વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર શું છે તે સેટ કર્યું છે અને હવે આપણે બાઉન્ડ્રી કંડિશન્સ એપ્લાય કરવાની જરૂર છે બાઉન્ડ્રી કંડિશન્સ છે E ||E પેરેલલ બંને બાજુએ સમાન છે આ સ્ટોક્સ થીયરમ Stokes' theorem માંથી નીચે પ્રમાણે મળે છે જો હું આ બાઉન્ડ્રી પર ખૂબ નાની લૂપ બનાવું તો E ક્ષેત્ર આ બાજુ આ રીતે હશે અને આ બાજુ આ રીતે હશે પછી E da હશે અને E da છે અને અહીં ડાબી બાજુ પર હું EL ER લખીશ કારણકે આપણે લૂપને બે જુદી જુદી દિશામાં ફેરવી રહ્યા છીએ જો કે આપણે જેમ લૂપને નાની કરીએ આપણે લાલ શેડવાળા ભાગની સાઈઝને લગભગ શૂન્ય પહોળાઈની બનાવી દઈએ છીએ જમણી બાજુ શૂન્ય થઈ જાય છે અને તેથી ELER બની જાય છે તેથી E || બંને બાજુ સમાન છે અને આ મને પ્રથમ સમીકરણ આપે છે જે EIERET છે આ સમીકરણ 1 છે મેં પાછલા સમીકરણનો સંદર્ભ આપ્યો જે આપણે તાર માટે ડીરાઈવ કર્યું હતું જે yIyRyT છે આ આનાથી સમાન છે એ જ રીતે બંને બાજુએ B || સમાન છે આવું શા માટે છે તે પણ સ્ટોક્સ થીયરમને અનુસરે છે કારણકે જો હવે હું B ને સમાંતર આવી લૂપ લઉં તો પછી મારી પાસે આ લૂપની એક્રોસ માં B dl છે જે B da ની બરાબર છે જે 0D∂t da ની બરાબર છે અહીં ક્ષેત્રફળ 0 છે તેથી આ 0 થશે અને ડાબી બાજુ 0 થઈ જાય છે જેથી કહી શકાય કે બંને બાજુએ B સમાન છે da0EL ER EIERET તેથી આ બાઉન્ડ્રી પર મારી પાસે ET અને ER છે અને BI BR અને BT છે બે સમીકરણો EIERET છે તે સમીકરણ 1 છે અને બીજું સમીકરણ BI BRBT છે પરંતુ વિદ્યુતચુંબકીય થિયરીથી હું જાણું છું કે તે માધ્યમમાં BIEIv1 છે BRERv1 છે અને BTETv2 છે BI BRBT EIv1 ERv1ETv2 તમે થોડી અસ્વસ્થતા અનુભવી શકો છો કારણકે મેં આ સમીકરણ માધ્યમમાં તરંગ માટે કર્યું નથી પરંતુ સંબંધ સમાન જ છે અને તે માધ્યમમાં મેક્સવેલનું સમીકરણ Maxwell's equation લખીને ખૂબ જ સરળતાથી મેળવી શકાય છે હું પૂર્ણતા માટે તેને આ બાજુ લખું છું જેમાં પ્રથમ D 0 છે એટલે કે D નું ડાયવર્જન્સ કોઈ પણ ચાર્જની ગેરહાજરીમાં શૂન્ય છે પછી E નું કર્લ સમાન જ રહે છે એટલે કે E B∂t પછી B નું કર્લ અહીં કોઈ મુક્ત કરંટ નથી બધું વિસ્થાપન કરંટ ને કારણે છે તેથી B0 D∂t છે અને B 0 છે તેથી સંબંધોની ફેરબદલથી તમે BEv લખી શકો અને આv2EI ERv1ET છે તે સમીકરણ 2 છે મારી પાસે બે સમીકરણો છે બે અજ્ઞાત છે ET અને ER અને આપણે તેને સોલ્વ કરીશું v2EI ERv1ET સમીકરણ 1 નો v1 થી ગુણાકાર કરી તેને સમીકરણ 2 માંથી બાદ કરીએ જે મને v1 v2 EI v1v2 ER0 આપે છે અને ERv2 v1v2v1EI આપે છે જે બે માધ્યમમાં વેગ ના સંદર્ભમાં મળતા સંબંધને સમાન જ છે કારણકે તે તાર માટે હતું અને તે જ રીતેET એ EIER ની બરાબર છે જે મને 2v2v2v1EI આપશે ERv2 v1v2v1EI ETEIER2v2v2v1EI તો આપણી પાસે આ માધ્યમમાં એક બાજુ 1 છે અને બીજી બાજુ 2 છે અને તેથી કેટલુંક પરાવર્તન છે અને કેટલુંક ટ્રાન્સમીશન છે એટલે કે ઇન્સિડેન્ટ તરંગ સંપૂર્ણપણે ટ્રાન્સમીટ થતા નથી અને આપણને ER મળે છે જે v2 v1v2v1EI બરાબર છે અને ET2v2v2v1EI છે આ બંને સંબંધો તાર પરના તરંગો માટે મેળવેલા સંબંધ સાથે ખૂબ સમાન છે અહીં નોંધો કે જો v2 એ v1 કરતા ઓછું હોય તો તે સૂચવે છે કે ER અને EI બંને વિરુદ્ધ દિશાના હશે તેનો અર્થ એ કે ત્યાં દિશા સંપૂર્ણ બદલાય છે અથવા જેટલો ફેઝ બદલાય છે ચાલો આ સમીકરણોને રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ ના સંદર્ભમાં ફેરવીએ હવે vcn છે અને તેથી ERn1 n2n1n2 EI અને ET2n1n1n2EI હશે ફરીથી તમે નોંધો કે જો n2 એટલે કે માધ્યમ 2 ની રીફ્રેક્ટિવ ઇન્ડેક્સ એ માધ્યમ 1 કરતા વધારે હોય તો પરાવર્તિત તરંગમાં ફેઝ પરિવર્તન થાય છે આ તમને અગિયારમાં બારમાં ધોરણમાં શીખવવામાં આવ્યું છે પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ મૂળભૂત રીતે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની બાઉન્ડ્રી કન્ડિશનથી ઉદભવે છે ERn1 n2n1n2EI ET2n1n1n2EI ઉર્જા ટ્રાન્સમિશન વિશે શું તરંગ આવે છેટ્રાન્સમીટ થાય છે પરાવર્તિત થાય છે અહીં ઇન્સિડેન્ટનો પોઈન્ટિંગ વેક્ટર SincidentSreflectedSTછે અહીં Sincident એ 12v1uI ની બરાબર છે જયાં uI ઉર્જા ઘનતા છે તો 12v1uI12v1uR12v2uT થશે જે ખરેખર ઉર્જા પ્રવાહ છે આ 12 કેન્સલ થઇ જશે આ સમીકરણ v11EI2v11ER2v22ET2 બનશે ચાલો જોઈએ કે આ સાચું છે કે નહીં ચાલો જમણી બાજુની ગણતરી કરીએ જમણી બાજુ v11ER2v22ET2 છે જેv11v2 v12v2v122v24v22v2v12EI2 ના બરાબર છે હવે v1 0 છે ધ્યાનમાં રાખો કે અહીં સમાન છે અને તેથી બંને માધ્યમ માટે v2 10 થશે SincidentSreflectedStransmitted 12v1uI12v1uR12v2uT v11EI2v11ER2v22ET2 v11ER2v22ET2v11v2 v12v2v122v24v22v2v12EI2v10 અને તેથી હું આને આ રીતે લખી શકું છું v11v2 v12v2v122v24v22v2v1210v1v2 v12v2v12104v22v2v12 આ 10v1 v2v12v2 v124v2v1 ની બરાબર છે જ્યાં આ ટર્મ v2 v12 4v2v1એ v2v12 ની બરાબર જ છે તેથી તે આ ટર્મ સાથે કેન્સલ થઇ જશે અને તેથી મને 10v1 મળશે તેથી આ આખી ટર્મ 10v1EI2 બને છે જે સરળતાથી જોઇ શકાય છે કે તે v11EI2 ના બરાબર છે તેથી અહીં તમે જુઓ છો કે આપણા એમ્પલીટ્યુડ્સ એવા છે કે જે તેઓ ઉર્જા સંરક્ષણ ને સેટિસ્ફાય કરે છે તો આ વ્યાખ્યાનમાં મેં તમને બતાવ્યું કે બાઉન્ડ્રી કન્ડિશન દ્વારા જ્યારે ઇન્સિડેન્ટ વિદ્યુતચુંબકીય તરંગ આવે છે ત્યારે તે પરાવર્તિત અને ટ્રાન્સમીટ બંને થાય છે ટ્રાન્સમીટ અને પરાવર્તિત વિદ્યુતક્ષેત્રના ગુણોત્તરની ગણતરી કરવામાં આવી છે અને તમે તે દ્વારા પણ બતાવ્યું છે કે ઉર્જા સંરક્ષણ થાય છે v11v2 v12v2v122v24v22v2v1210v1v2 v12v2v12104v22v2v1210v1 10v1EI2v11EI2